આમ આપણે ફરીથી પાછા આવ્યા છીએ આમ હવે પછીનું સમાંતર RLC સર્કિટ છે જ્યારે પણ દરેક વસ્તુને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે તે જુઓ તે તમારા માટે યોગ્ય રહેશે અને મારો અર્થ એ છે કે વસ્તુઓ ખૂબ સરળ છે અને તે જુદા જુદા પુસ્તકોમાંથી લેવામાં આવી છે પુસ્તકો તેમાં આપવામાં આવે છે કે તમારું જેને તમે પુસ્તક સૂચિ કહો છો તે છે અને તે મારા વર્ગની નોંધોમાં કંઈક છે આમ મારી સમજ માટે મેં કંઈક મારી જાતે પણ અજમાવ્યું છે આમ તમારે કોઈ પણ સારા પુસ્તકનું અનુસરણ કરવું જોઈએ આ બાબતોમાં મેં જે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે તે 4 5 પુસ્તકો ને બરાબર જુઓ આ તમામ પુસ્તકો તમારી લાઇબ્રેરીમાં જ ઉપલબ્ધ છે આ બધા પુસ્તકો પણ ઉપલબ્ધ હશે આમ હવે આ એક સરળ સમાંતર સર્કિટ RLC સર્કિટ છે વોલ્ટેજ સ્ત્રોત V આપવામાં આવે છે R L અને C આ બધી વસ્તુઓ સમાંતર છે આમ આ Rમાંથી વહેતું કરંટ IR છે L માં IL અને IC છે તો આપણે જે કરવાનું છે તે સમાંતર સર્કિટ છે આમ ચાલો IR IL IC અને I જોઈએ જો આ KCL લાગુ પડે તો આ કુલ કરંટ I IIR IL IC છે આમ IR આપણે આ V ખૂણો 0 o લઈ રહ્યા છીએ આ સંદર્ભ વોલ્ટેજ છે આમ સમાંતર સર્કિટ આમ V ખૂણો 0 R VR ખૂણો 0 આ IR છે IL V ખૂણો 0 jXL આ જ્યારે પણ આ જેવા આપવામાં આવશે ત્યારે આ વસ્તુ છે આમ તે ખરેખર jXL XLL ω લેશે આ તે છે જેને આપણે XLL ω કહીએ છીએ આમ આ jXL છે જે આપણે લઈએ છીએ અમે jXLને તે જ રીતે લઈએ છીએ કેપેસિટર માટે ક્યારે લેશે અમે લઈશું jXC અને XC1ω C આ રીતે આપણે લઈશું Y1j ω C આ આ વસ્તુ હશે જો અંશ અને છેદ ગુણાકાર કરશે તો તે jj 2 j 2 હશે આમ ω C jω C આમ આમ જ આપણે લખીએ છીએ jXC અને XC1ω C આમ તેનો અર્થ આ એક તેનો અર્થ છે V ખૂણો 0 jXL V ખૂણો 0 XL 90 o આમ VXL ખૂણો અમે શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટ માં જોયું છે જેને આપણે કરંટ લેગ છે તે જોઇ શકાય છે તેવી જ રીતે કેપેસિટર માટે આપણે જોઈએ છીએ કે હાલમાં તે વોલ્ટેજ છે V ખૂણો 0 jXC તો તે V ખૂણો 0 XC એ ખૂણો 90 o છે કારણ કે j j તે 90 o છે અહીં j ને કારણે તે 90 o છે આમ તે VXC 90 o હશે આમ IIR IL IC આમ IR બરાબર છે IR ખૂણો 0 કારણ કે અવરોધક સર્કિટ આ સર્કિટ છે અને આ તે છે જેને આપણે V R ખૂણો 0 કહીએ છીએ આમ IR IR ખૂણો 0 કે IRVR ILIL ખૂણો 90 oછે આ IL કંઈ નથી પરંતુ VXL આ પરિમાણ છે એ જ રીતે ICIC ખૂણો 90 o IC કંઈ નથી પરંતુ VXC આમ હવે જો કુલ કરંટ ઉમેરો તો IR ખૂણો 0 IL ખૂણો 90 o IL ખૂણો 90 o હોઈશ આમ તેની મુલ્ય √ IR2 IL IC અને ખૂણો tan inverse IL ICR હશે આ હવે આમ સમજી શકાય તેવું છે કરંટ I ની મુલ્ય તે ખૂણો θ tan inverse IL ICR લખી શકે છે Θ નકારાત્મક પછી પરિણામે કરંટ વોલ્ટેજથી લેગ કરે છે જો θ નકારાત્મક છે અને જો તે સકારાત્મક પરિણામ છે તો સપ્લાય વોલ્ટેજમાં પહોંચે છે આમ સામાન્ય રીતે આ અહીં સર્કિટ છે આમ અહીં માની લો કે જો તે Z1 Z2 Z3 છે આમ તે શુદ્ધ R નથી તે કેટલાક ઈમ્પીડન્સ કેટલાક ઈમ્પીડન્સ કેટલાક Z1 Z2 Z3 હોઈ શકે છે આમ VZ1 હશે સમાંતર સર્કિટ VY1 V I 2 હશે VZ2 હશે તે Y2 V અને I3VZ તે Y3 i 3 છે આમ II1 I 2 I 3 આમ તે VZ1 VZ2 VZ3 હશે આમ IY1 Y2 Y3 V અથવા IYV અથવા Y ઈમ્પીડંસ નો વ્યસ્ત જેને એડમિટન્સ કહેવામાં આવે છે તે હમણાં આપણે જોયું છે આમ એડમિટન્સ ને બધી બ્રાન્ચીસ માં ઉમેરવામાં આવે છે શ્રેણીમાં અવરોધની બ્રાન્ચીસ માટે અને સમાંતર એડમિટન્સ બ્રાન્ચીસ માટે ઉમેરવામાં આવે છે આમ હવે સમાંતર સમકક્ષ હવે આ આ સરળ વસ્તુ છે આ સરળ ઉદાહરણ કરશે હવે તે શ્રેણી ઈમ્પીડન્સ એ સમાંતરની સમકક્ષ છે ઉદાહરણ તરીકે આ મારી શ્રેણી ઈમ્પીડન્સ rs અને XS છે અને આ મારો સપ્લાય વોલ્ટેજ V છે હવે પ્રશ્ન એ છે કે આપણે ઇચ્છીએ છીએ કે આ એક સમાન છે Rp અને XP આ 2 સર્કિટ એકબીજાની સમકક્ષ છે તેનો અર્થ Y SY P તેનો અર્થ એ કે શ્રેણી એડમિટન્સ સમાંતર એડમિટન્સ અને આ બ્રાન્ચીસ Rp અને XP છે આપણે Rp અને XP ની દ્રષ્ટિએ rs અને XS લેવી પડશે આ તે અહીં છે જેને આપણે શ્રેણીબદ્ધ ઈમ્પીડન્સ ના સમાંતર સમકક્ષ કહીએ છીએ આમ આ શ્રેણી છે જે જોઈએ છે તે સમાંતર સમકક્ષ છે આમ આ કિસ્સામાં આપણે Y1Z ને જાણીએ છીએ આમ 1Z એટલે C1rs XS માટે આ અમે Y S વ્યાખ્યાયિત કરીએ છીએ અને આ મારું સમાંતર સમકક્ષ છે આપણે 1Rp 1jXP લખી શકીએ છીએ કારણ કે આ ઇન્ડકટીવ છે આમ 1 jXP આ Y P અથવા આ rs jXS ગુણાકાર અંશ અને છેદ jXS ગુણાકાર બરાબર છે અને પછી અમને rsrs 2 XS 2 jXSrs2 XS 2 તે 1Rp j 1XP મળશે આ એક આ શબ્દ ગુણાકાર અંશ અને છેદ j આમ 1Rp jXP g j b કહો Gconductance1Rp આમ 1Rp અલગ વાસ્તવિક અને કાલ્પનિક ભાગ 1Rprsrs 2 XS 2 અને તે જ રીતે 1XPXSrs 2 XS 2 આ 1 X છે અથવા ફક્ત જાઓRprs 2 XS 2rs XPrs 2 XS 2 XS આમ આનો અર્થ એ કે આ તે છે કે સમાંતર શ્રેણીની એક શ્રેણીના ઈમ્પીડન્સ rs jXS રજૂ કરી શકાય છે 2 સમાંતર એ અથવા જેને આપણે ઈમ્પીડન્સ કહીએ છીએ એક અલબત્ત છે અવરોધ RP આ એક અને XP આ એક છે તેને સમાંતર કહેવામાં આવે છે જેને આ શ્રેણી કહેવામાં આવે છે તે શ્રેણીના અવરોધની સમાંતર સમકક્ષ કહે છે આ પણ શક્ય છે અને આપણે VI ને જાણીએ છીએ શ્રેણી સર્કિટ માટે Z S કહીએ છીએ આમ તે rs jXS છે આમ VIrs jIXS તો V મારી સંદર્ભ વસ્તુ છે અને જેને આપણે આ કહીએ છીએ તે કરંટ છે હું કહું છું કે તે R છે તે ઇન્ડકટીવ સર્કિટ છે આમ હું અંતમાં છું એક ખૂણો θ તો આ એક મારો IXS છે અને આ મારો IXS છે અને આ ખૂણો 90 o છે જે ફરીથી વાદળી શાહીને ચિહ્નિત કરશે નહીં પરંતુ આ 90 o છે આમ આ સમજી શકાય તેવું છે તેવી જ રીતે સમાંતર I V I P કારણ કે તે એડમિટન્સ છે આમ જ I V અને 1Rp j 1XPg jb આમ મારું I ગુણાકાર I V g jb આમ I V g jVb તે કિસ્સામાં પણ V એ સંદર્ભ વસ્તુ છે કરંટ કોઈપણ રીતે લેગિંગ θ તો આ મારો V g છે આમ આ ભાગ V g છે અને આ મારો કાલ્પનિક ભાગ છે Vb આમ આ મારો Vb છે આમ એડમિટન્સ અને બંને અવરોધ આ આકૃતિની આકૃતિ છે ત્યારે I આ વસ્તુ jIXS છે જે V છે અને જ્યારે એડમિટન્સ અંગે વિચારણા કરશે ત્યારે તે v g jVb બંને બતાવવામાં આવ્યા છે આમ હવે શ્રેણી સમાંતર સર્કિટ છે માની લો કે આ ઉદાહરણ લો જે એક શ્રેણી સમાંતર સર્કિટ છે R આમ આ સર્કિટ ખરેખર તે આ બિંદુને શોધવી પડશે કે આ કરંટ Iછે અને આ બિંદુ a છે આ b છે આ C છે આ છે આ બિંદુ e છે આ f છે અને આ બિંદુ g છે આમ આ એક દૃશ્ય છે કે આ શ્રેણી ભાગ છે અને આ 2 સમાંતર ભાગ છે આમ દરેક જગ્યાએ a b c d e f g તે ચિહ્નિત થયેલ છે અને પ્રથમ વસ્તુ આ 2 સમાંતર 4 j 3 અને 6 છે j 8 તે સમાંતર છે IR સમકક્ષ શ્રેણીને પ્રથમ બનાવશે તેની એક સાથે સમાન સિરીઝ શ્રેણી બનાવો તે પછી વિભાજીત V Z ને I મળશે આ mYfg છે આમ આ રીતે તે ચિહ્નિત થયેલ છે I I ef I આ તે છે અને Z જેને આ Zfg કહે છે આ f પોઇન્ટ છે અને આ g પોઇન્ટ છે આમ શોધો કે આ 2 સમાંતર છે આ 4 j 3 અને સમાંતર છે સમકક્ષ શોધો આમ ફરીથી અને ફરીથી હું સર્કિટ પર આવીશ નહીં પરંતુ બધું ચિહ્નિત થયેલ છે આમ આ મારો આ ભાગનો ઈમ્પીડન્સ Z ab છે આ ભાગ અવરોધZ cd છે અને સમકક્ષ Zfg હશે જ્યારે આ 2 સમાંતર લેવામાં આવશે એ જ રીતે પરસ્પર એડમિટન્સ માટે એડમિટન્સ હશે ફરીથી અને ફરીથી હું સર્કિટમાં આવીશ નહીં આમ I ef Iab ICd પાવર અને પાવર ફેક્ટર શોધવા માટે છે તો Y ab ક્યારે કરશે આ કૃપા કરીને સર્કિટ દોરો આમ 1Z ab 16 j 8 છે તે આ મૂલ્ય દીઠ આવે છે તેવી જ રીતે Ycd તે કરો તે 0 16 j 0 12 mho હશે આમ Yfg એડમિટન્સ Yab Ycd આ ઘણું આવી રહ્યું છે હવે Zfg1Yfg આમ તે 4 4 j 0 8 Ω આવે છે આમ Zeg હવે Z ef Zfg શું કરે છે તે પહેલાં આપણે સમાંતર સમાંતર સર્કિટની એડમિટન્સ ગણતરી માટે સરળ ગણતરી કરીશું અને પછી અમે ઉમેરીએ છીએ અને પછી અમે Zfg 1Yfg શોધીને કન્વર્ટ કરીએ છીએ આમ આ અમને ખૂબ મળ્યું હવે Z eg કુલ ઈમ્પીડન્સ Z ef હશે આ ખૂબ Z f સર્કિટમાં આપવામાં આવ્યું છે 1 6 j 7 આમ તે 6 Z e આવી રહ્યું છે જેને 6 j 8 Ω કહે છે આમ કરંટ I V Z eg હોવા જોઈએ આમ આ 10 ખૂણો 53 2 o એમ્પીયર આવી રહ્યું છે આમ પાવર ફેક્ટર cos θ આમ કરંટ તરીકે વોલ્ટેજ વચ્ચેનો ખૂણો 53 2 o લેગીગ છે 60 અને PVI cos θ છે આમ 100 into 10 cosine 53 2 o આમ P 600 વોટ આમ આગળ V efI into Z ef આમ II ef જો શરૂઆતમાં કહ્યું હતું તો તે 6 j 8 into 1 6 j 7 2 છે તો આ 73 8 અને ખૂણો 24 4 o વોલ્ટ છે એ જ રીતે Vfgv V ef અહીં kvl લાગુ કરે છે પછી અહીં 0 મળશે જેને આપણે Vfg કહીએ છીએ આપણે સર્કિટમાં KVL લાગુ કરીએ છીએ આમ ફરીથી અને ફરીથી સર્કિટમાં નથી જવું ફક્ત દોરો અને જુઓ કે આ સર્કિટ બધું કર્યું છે ફક્ત ત્વરિત પોલારીટી ધ્યાનમાં લો અને તેને હલ કરો આમ તે 100 ખૂણો 0 Ω 73 4 o આમ આ ખરેખર 44 7 અને ખૂણો 42 8 o વોલ્ટ આવી રહ્યું છે હવે IabY ab Vfg આમ તે Y ab મળી અનેVfg હવે આપણે અહીં Vfg ની ગણતરી કરી છે આમ Iab આ એક હશે 4 3 o એમ્પીયર તે જ રીતે ICd એ Vfg ગુણ્યા Ycd હશે આમ તેને આને YCD માં 44 7 ખૂણો મળશે તે 8 95 ખૂણો 79 7 o એમ્પીયર આવે છે આમ P ab પાવર લોસ Iab 2 R ab આમ તે Iab4 48 2 અને R ab 6 છે આમ તે 120 વોટ છે આમ ફરીથી અને ફરીથી હું સર્કિટમાં આવ્યો નથી પછી તે ઘણો સમય લેશે હું સૂચવીશ કે કૃપા કરીને આ દોરવા જ્યારે આ વિડિઓ વ્યાખ્યાનમાં ધ્યાન આપો કૃપા કરીને સર્કિટને વધુ ઝડપથી દોરો અને આ બધી ગણતરીઓ અન્ય વસ્તુઓ જોવો જો કોઈ ભૂલ લાગે છે તો ફક્ત મને જણાવો ઘણી વસ્તુઓ 1 અથવા 2 સ્થાનો સાથે કહું છું ત્યારે પણ આમ ઘણી વસ્તુઓ ત્યાં છે આમ 1 અથવા 2 સ્થાનો નાના ખામી બતાવી રહ્યો છે પરંતુ મેં તરત જ સુધારણા કરી છે આમ જો કોઈ શંકા હોય તો તે બધા પ્રશ્નોને ફોર્મ માં મુકો હું જવાબ આપીશ આમ જ્યારે પણ હું ફરીથી અને ફરીથી કહું છું જ્યારે પણ આ વિડિઓ લેક્ચર પર નજર નાખો તો સર્કિટ દોરો પછી જુઓ કે શું થયું છે આમ આ મારું હાલનું આકૃતિ છે આ છે સંદર્ભ એ એક ખૂણો 0 o છે અને Iab ખરેખર લીડીગ વોલ્ટેજ 10 આમ આમ જ તે લીડીગ છે અને હું અને અન્ય કરંટ કે આ એક Vfg જે 44 પોઇન્ટ છે તેનો અર્થ જો તે Vfg પર આવે છે તો તે Y ab છે જે આ લીડીગ છે અને જો Vfg પર આવે છે તો તે છે આ સંદર્ભ વોલ્ટેજ V થી પાછળ છે આમ 42 8 o આમ જ આ વોલ્ટેજ 42 8 o છે તે પાછળ છે આ બધા વોલ્ટેજ 44 7 o છે હવે જો પાવર ફેક્ટર abVab Iab cos θ Vab 44 7 into 4 48 cosine ની દ્રષ્ટિએ વિચારો કારણ કે cos θ નો અર્થ આ Iab અને આ Vab વચ્ચેનો ખૂણો છે આ Vabg Iab અને Vab વચ્ચેનો ખૂણો છે આમ 42 3 આ પાવર ફેક્ટર ખૂણો છે આમ જ તેને 42 3 o લેવામાં આવે છે આમ તે આ જ રીતે 120 વોટનું છે આપણે Iab 2 R ab122 R જોયું એનો અર્થ એ કે જો તે ન હોય તો તે મેચિંગ છે તેનો અર્થ એ છે કે કેટલાંક ગણતરી કરે છે જો તે ક્યાંક ન હોય તો ગણતરી ક્યાંક ખોટી થઈ ગઈ છે આમ આ 1 છે તેવી જ રીતે p cdICd 2 R cd તે 320 વોટ અને પેફPef છેI ef 2 I ef 2 R ef તેથી તે 160 વોટ બહાર આવી રહી છે તેથી કુલ PPef Pab P cd તે 600 વોટ છે અને ab 6√ 6 2 8 2 માટે પાવર ફેક્ટર તે 0 6 લીડીગ છે cd ભાગ માટે પાવર ફેક્ટર તે 4√ 4 2 3 2 એ 0 8 લેગિંગ છે આ તે જાતે કરે છે અને જો આપવામાં આવે તો ફેઝર આકૃતિ છે કૃપા કરીને સંપૂર્ણ ફેઝર આકૃતિ દોરો મેં તે માટે દોર્યું નથી આમ આ તે છે જેને આ રીતે ઉકેલાવાના કેટલાક દાખલા છે આમ હવે બીજી સમસ્યા એ છે કે L 1 ને આપવામાં આવે છે L 2 L 1 ને 0 106 અને C 2 ને 37 89 માઇક્રો ફેરાડે આપવામાં આવે છે C L 106 માઇક્રો ફેરાડે છે L 2 ત્યાં નથી અને R 3 ત્યાં 30 Ω છે R L 50 Ω છે અને આ V L છે આ સમસ્યામાં I I 2 IL વોલ્ટેજ એ 120 વોલ્ટ RMS છે તેનો અર્થ છે આ સંદર્ભ લો 120 ખૂણો0 o અને આ 60 હર્ટ્ઝ પર આવૃત્તિ f 60 હર્ટ્ઝ લો આ સમસ્યા અમે હલ કરીશું અને પ્રમાણભૂત સર્કિટ KCL આ એક વસ્તુ છે માની લો કે બીજી વસ્તુ ILનો ઉપયોગ કરીને શોધી કાઢશે પ્રમેય જે ઉપયોગ કરશે પ્રમેય આ કરશે અને જેને આપણે કહીએ છીએ તેનો ઉપયોગ કરીને અને ફક્ત kcl લગાવો આ બધી વસ્તુ શોધવી જોઈએ અને જવાબો આપ્યા છે આ બધી બાબતોમાં પૂછવામાં આવ્યું હતું કે શું કરવાનું છે અને જવાબો આપવામાં આવે છે આ જવાબો છે પરંતુ અહીં આવૃત્તિ 60 હર્ટ્ઝ ભૂલ 50 હર્ટ્ઝ નથી પછી આ જવાબ આવશે નહીં આમ આવૃત્તિ f એ 60 હર્ટ્ઝ છે આમ અને આ બધા જેને આપણે આ બધા જવાબો કહીએ છીએ તે જવાબો છે આમ આ બધા જવાબો આપવામાં આવ્યા છે આમ આ સાથે આપણું સિંગલ ફેઝ AC સર્કિટ ઓછામાં ઓછું આ ભાગ સમાપ્ત થઈ ગયું છે આમ ઓછામાં ઓછું સિંગલ ફેઝ AC સર્કિટ સમાપ્ત થઈ ગયું છે અને ઘણી સમસ્યાઓ હલ થશે કોઈપણ પુસ્તક લે છે અને કૃપા કરીને તેને કરો આમ હવે એક સર્કિટ આપણે રેઝોનન્સ સર્કિટ પર જઈશું ત્યારબાદ આપણે એક ફેઝ માટે મહત્તમ પાવર ફેક્ટર પ્રમેય જોશું જે આ સર્કિટ છે કહેવામાં આવે છે કે જ્યારે લાગુ કરેલ વોલ્ટેજ V અને પરિણામી કરંટ I ફેઝમાં ત્યારે એક રેઝોનન્સ આવે છે જ્યારે V અને I બંને ફેઝમાં હોય ત્યારે એક સર્કિટ કહી શકાય કે રેઝોનન્સ છે આમ હવે તે કિસ્સામાં શું થશે જો સર્કિટ એક રેઝોનન્સ છે આમ V અને Iફેઝ માં છે એનો અર્થ એ કે તે સર્કિટ એક બની જશે કારણ કે તે કંઈક એક અવરોધક સર્કિટ અવરોધ સમાન છે આમ આ રીતે રેઝોનન્સ સમયે સર્કિટની સમકક્ષ જટિલ ઈમ્પીડન્સ માં ફક્ત અવરોધનો સમાવેશ થાય છે ત્યારબાદથી આ જોશે કેમ કે V અને I ફેઝમાં છે એક રેઝોનન્સ સર્કિટનો પાવર ફેક્ટર એક છે માની લો કે શ્રેણીમાં RLC સર્કિટ છે R jXL XC જ્યારે XLXC જે સ્થિતિનો રેઝોનન્સ આપે છે તે આવશે જ્યારે પણ હવે આ એક સામાન્ય વસ્તુ છે જ્યારે પણ કુદરતી આવૃત્તિ જ્યારે પણ સિસ્ટમની ઓસિલેશન ની કુદરતી આવૃત્તિ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા સિવિલ સ્ટ્રક્ચર હોઈ શકે છે અથવા હાઇડ્રોલિક ડ્રાઇવિંગ ફોર્સની આવૃત્તિ સાથે ઇલેક્ટ્રિક સર્કિટમાં વોલ્ટેજ સ્ત્રોત અથવા સિવિલ સ્ટ્રક્ચરમાં વિન્ડ ફોર્સ વગેરે સાથે થઈ શકે છે ત્યારે 2 સિસ્ટમ રેઝોનન્સ છે આમ જ્યારે પણ જ્યારે સિસ્ટમની ઓસિલેશન ની કુદરતી આવૃત્તિ જો તે ડ્રાઇવિંગ ફોર્સની આવૃત્તિ સાથે એકરુપ હોય તો 2 સિસ્ટમ એકબીજાના સંદર્ભમાં રેઝોનન્સ પૂરું પાડે છે રેઝોનન્સ ખૂબ જ આ સિસ્ટમ માટે સારું નથી આમ તે કિસ્સામાં અને મહત્તમ અને તે કિસ્સામાં ડ્રાઇવિંગ ફોર્સની નિશ્ચિત મુલ્ય માટે મહત્તમ રિસ્પોન્સ છે આમ આ ઘટના એક રેઝોનન્સ તરીકે ઓળખાય છે તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે ચોક્કસ શ્રેણી RLC સર્કિટ માટે જ્યારે તે રેઝોનન્સ ની સ્થિતિ હોય ત્યારે કરંટ મહત્તમ હોય છે અમે તે પર આવીશું ઇલેક્ટ્રિક સર્કિટમાં વાર્ષિક 2 પ્રકારનાં રેઝોનન્સ હોય છે એક શ્રેણીના રેઝોનન્સ છે બીજું સમાંતર રેઝોનન્સ છે આમ પ્રથમ આપણે શ્રેણીના રેઝોનન્સ જોશું આમ શ્રેણીના કિસ્સામાં સરળ RLC સર્કિટ છે જે j L ω jω C આમ Z ઈમ્પીડન્સ ZR j L ω ω C આ ફોર્મમાં R jX કહી શકે છે X 0 એટલે કે X 0 નો અર્થ એ કે L ω ω 1 ω C 0 નો અર્થ એ કે L ω 1 ω C જ્યારે સર્કિટ છે તેનો અર્થ છે ω 1 √ L C ω0 આ ω0 આપણે કહીશું કે જેને આપણે કહીશું તે રિઝોનન્સ આવૃત્તિ ω0 છે આમ ω2 pi f રેઝોનન્સ આવૃત્તિ આપવામાં આવે છે f 0 12 pI√ L C કારણ કે ω 2 pi f આ વસ્તુ આમ તે f 12 pI √ LC હશે આમ f 0 12 pI√ LC હર્ટ્ઝ આ રેઝોનન્સ આવૃત્તિ છે હવે જો માની લો કે આ મારું અવરોધ છે જો આપણે આલેખ દોરીએ તો આ મારું અવરોધ છે તો XL આ મારો Z આલેખ છે આ મારો Z આલેખ છે હવે આ આડી રેખા કે આ રેખા તે XLL ωછે કારણ કે તે શૂન્યમાંથી પસાર થતી સીધી રેખા છે તેવી જ રીતે આ બાજુ XC 1 ω C આ બાજુ ω છે અને આ બાજુ અવરોધ છે આ ઈમ્પીડન્સ નો અર્થZ XL XC છે આમ XC 1 ω C રેક્ટેન્ગલ પરવલય જેવું લાગે છે આમ કે આ આડી રેખા આલેખ છે આમ આ વસ્તુ અહીંથી આ મારી XL છે અને અહીં આ એક XC છે અને XL XC પર જે આવૃત્તિ આ 1 ω0 છે આમ આ અવળું અવલોકન આ સરળ આલેખ છે આ છે ω આ અવરોધ છે આ તે મારું XL l ω આલેખ છે અને આ રેખા આ XC આ વળાંક XC inverse છે અથવા જેને આપણે XC 1 ω C આલેખ કહીએ છીએ અને આડી રેખા એ અવરોધ R છે કારણ કે જ્યારે તે સમયે XL XC ω ω0 તે સમયે Z બરાબર R હોય છે કારણ કે R j XL XC આમ XL XC માં રેઝોનન્સ તો Z R આ આડી રેખા R છે આમ ω ω0 પર મેં X X 0 કહ્યું આમ ઈમ્પીડન્સ ZX0 આમ તે R હશે આ રીતે રેઝોનન્સ અવરોધ પર Z લઘુત્તમ છે ત્યારથી I લઘુત્તમ એટલે કે તે R છે કારણ કે XL XC 0 ઈમ્પીડન્સ લઘુતમ R છે આમ Z I V Z એ લઘુતમ છે કે કરંટમાં મહત્તમ છે આમ હવે ખૂણો છે હવે θ છે w tan inverse L ω 1 1ω C R કારણ કેZR j તે XL XC છે આમ ઉદાહરણ તરીકે ધારો કે ક્યારે આવૃત્તિ ω0 ની નીચે હોય છે જ્યારે ω0 કરતા ઓછું હોય ત્યારે આમ તે કિસ્સામાં જો ω0 કરતા ઓછું હોય તો મને આ રેખાકૃતિ પર આવવા દો જ્યારે ω0 કરતા ઓછી આ બાજુ આવે છે જો ω0 કરતા ઓછી તેનો અર્થ છે આ પ્રદેશ આ પ્રદેશ જ્યારે ω0 કરતા ઓછું હોય ત્યારે કેપેસિટીવ રિએક્ટેન્સ અને વધુ પછી ઇન્ડકટીવ બાજુ હોય છે અને અન્યમાં કેપેસિટેન્સ રિએક્ટેન્સ ઓછું છે પરંતુ આ એક XL વધુ હશે આમ આ બાજુ ω એ X 0 ω કરતા ઓછો લે તો જેને આપણે અહીં ω0 કરતા ઓછું કહીએ છીએ આ બાજુ ω એ ω0 કરતા ઓછો તેનો અર્થ એ કે કેપેસિટીન્સ ઇન્ડક્ટન્સ રિએક્ટેન્સ XC તે આ બાજુ XL કરતા વધારે છે અને આ બાજુ થાય છે જ્યારે ω0 કરતા વધારે હોય ત્યારે મારો અર્થ તે સમયે આ બાજુનો અર્થ શું થશે કે X XC કરતા વધારે વિરુદ્ધ XL તરફ વળે છે આમ જો અહીંથી કોઈ મૂલ્ય લે છે તો XC કરતાં XL વધારે મળશે આમ તેમાં આમ જ આ કિસ્સામાં જો ω એ ω0 કરતા ઓછું હોય એનો અર્થ એ કે તે L ω ω 1ω C એ 0 કરતા ઓછું છે જે ω 1 1ω C એ L ω કરતા વધારે છે તે એ XC એ L ω કરતા વધુ છે આમ આ સ્થિતિમાંથી 1 1 કરતા ઓછું મેળવો તે 1 √ L C કરતા √ 1 ઓછો છે જે ω0 કરતા ઓછો છે આમ કેપેસિટીવ રિએક્ટેન્સ ω0 ની નીચેની તમામ આવૃત્તિ ઇન્ડકટીવ પ્રતિક્રિયા કરતા વધારે છે અને આ નકારાત્મક છે આમ નકારાત્મક છે આમ તે કિસ્સામાં નકારાત્મક છે આમ જો અવરોધ ઓછો હોય તો ધારો કે જો અવરોધ ઓછો હોય તો ખૂણો ફ્રીક્વન્સી સાથે વધુ ઝડપથી બદલાય છે નીચે આપેલા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ધારો કે આ અવરોધ ખૂબ નાનો છે આમ ખૂબ નાના અવરોધ માટે આ ω છે અને આ θ છે નાના અવરોધ માટે us વિરુદ્ધ ve વળાંક તે તરફ ખૂબ જ તીવ્ર દેખાવ છે અને ઉચ્ચ અવરોધ માટે આ આલેખ છે અને આ મારું ω0 છે આ બાજુ 90 o છે આ બાજુ છે 90 o આમ જેમ કે ω એ 0 તરફ θ એ 90 o જો આવે કે જો ω એ 0 તરફ છે તો આ 0 હશે પરંતુ ω એ 0 તરફ આ અનંત તરફ છે આમ આ કિસ્સામાં 3 ટર્મ એ 90 o તરફ છે તેવી જ રીતે અહીં ωએ ω0 કરતા ઘણી વધારે છે આનો અર્થ એ કે આ સાથે ω ખૂબ મોટું છે આ ω ω C ટર્મ જેને આપણે કહીએ છીએ તે નજીવું છે તે ખૂબ નાનું હશે પરંતુ આપણે જેને θ કહીએ છીએ તે 90 o તરફ છે તેના પર ધ્યાન આપે છે આમ તેના આધારે આ રેખાકૃતિ દોરવામાં આવી છે આમ હવે આપણે જાણીએ છીએ કે Y 1 Z તે મારો IY i 3 છે આમ કારણ કે આપણે એડમિટન્સ પહેલાંથી જ જોયા છે તે જાણીએ છીએ આમ જો આલેખ એડમિટન્સ એડમિટન્સ ω0 આમ જો આ બોલાવે છે જો આ ω0 છે તો આ આલેખ R ની ઉંચી કિંમત માટે છે અને આ આલેખ R નીચલા મૂલ્ય માટે છે છેવટે આ આડી રેખા જ્યારે R ખૂબ ઓછી હોય છે ત્યારે તે અનંતને બોલાવે છે અનંત તરફ છે તો હવે આ ω એડમિટેન્સ વિરુદ્ધ ω આલેખ છે અન્ય એક આપણે આ ઈમ્પીડન્સ વિરુદ્ધ જોયું આલેખ આ એડમિટન્સ એડમિટન્સ વિરુદ્ધ છે અને આ ω0 છે આમ જો હા ઉચ્ચ Rનો અર્થ એ છે કે એડમિટન્સ ઓછો હોય તો નીચા Rનો અર્થ એ છે કે એડમિટન્સ વધારે છે આ આલેખ છે અને જો R ખૂબ ઓછી હોય તો તે અનંત તરફ વળે છે આમ ઉપરોક્ત આલેખ એ કરંટ આલેખનો સંકેત પણ છે હવે મહત્તમ કરંટ ω0 પર થાય છે કારણ કે તે રેઝોનન્સ ની આવૃત્તિ પર હોય છે નીચા અવરોધનું પરિણામ ઊંચા કરંટમાં આવે છે આમ તે બિન્દુ વળાંક મર્યાદિત કિસ્સામાં R બતાવે છે 0 તેનો અર્થ એ કે જ્યારે R 0 તરફ વલણ આપે છે ત્યારે આ કોઈ આડી રેખા અથવા ડોટેડ રેખા છે આમ હવે સમાંતર આગામી સમાંતર રેઝોનન્સ છે જે શુદ્ધ RLC સર્કિટ છે આમ આ કિસ્સામાં આ મારું R છે આ મારું jXL છે અને આ મારું છે jXC તે કેપેસિટીવ છે હવે અહીં આ R અમે મેળવી શકીએ છીએ તે આ 2 રજૂ કરી શકાય છે jB L jB C કે સસેપટન્સ છે આમ તે બનશે jB L અહીં G1R B L1XL અને B C1XC મારો મતલબ મારો મતલબ કે જો આ 1 1jX અંશ અને છેદ ગુણાકાર જે કહે છે તે લે તો jj 2 XL j 2 છે 1 આમ તે છે jXL અમે B L1XL લઈશું આમ જ તે છે j B L તો ચાલો હું તેને સમજીએ આમ જ અહીં આપણે લખી રહ્યા છીએ jB L તે જ રીતે કેપેસિટર jB C બનશે તે jB C બરાબર 1XC છે આમ G1L માટે અહીં મેં તે 1jXL jXL jB L અને તે જ રીતે કર્યું છે 1 jB L XjXC અંશ અને છેદ ગુણાકાર જે તે બધા jB C છે આમ એડમિટન્સ એડમિટન્સ YG j B C B L G j 1XC 1XL આમ તેનો અર્થ છે YG j ω C 1L ω આમ આ કિસ્સામાં આપણે YG jB લખીશું આમ જ્યાં BB C B L આ મારું B C છે અને આ મારુ B L છે જે શ્રેણીની જેમ જ વિરુદ્ધ છે પરંતુ અમે તેને એડમિટન્સ ની વિચારણા જેવી બનાવ્યું છે તો આ મારી B C છે અને આ મારી B L છે આમ આ મારું B C છે અને આ મારો B L છે બી બરાબર છે જ્યારે B0 જ્યારે સર્કિટ રેઝોનન્સમાં છે જ્યારે આ ભાગ 0 હશે ત્યારે સર્કિટ રેઝોનન્સમાં આવશે આમ ω C 1 L ω આમ ω 1 √ L C તે ω0 પહેલાંની જેમ શ્રેણી સર્કિટ છે જેમ શ્રેણીમાં RL C સર્કિટ રેઝોનન્ટ આવૃત્તિ f 012 pI√ L C હર્ટ્ઝ છે આમ જો આલેખ હવે એડમિટન્સ વિરુદ્ધ ω હવે જે છે તેવું જ હું શ્રેણી એડમિશન સરકીટ માટે ઇમ્પેડન્સ વિરુદ્ધ ω કરીશ સમાંતર અમે એડમિટન્સ us વિરુદ્ધ આલેખ ઘડી રહ્યા છીએ આમ આ કિસ્સામાં આ મારું સતત છે આ મારી સતત G રેખા છે કારણ કે B CB L પછી B C ω અને આ મારો B Cω રેખા છે અને આ B Lω છે તે એક રેક્ટેન્ગલ હાયપરબોલા છે એક L ω અને આ તે છે જેને આપણે ω0 કહીએ છીએ તે છે રેઝોનન્સ આવૃત્તિ છે આમ આ બિંદુએ B CB L અને આ બાજુથી જ્યારે B L એ બાજુ B C કરતા વધારે હશે ત્યારે આ બાજુ ω એ ω0 કરતા ઓછી હોઇ શકે છે આ બાજુ ક્યારે આવશે જ્યારે આ બાજુ ω0 કરતા વધારે જો આ બાજુ આવે છે તો તે ω એ ω0 કરતાં વધારે છે જો B C એ B L કરતા વધારે અને વિરુદ્ધ હશે આમ ωω0 B CB L YG આમ રેઝોનન્સ સમયે એડમિટન્સ એ લઘુત્તમ છે કે રેઝોનન્સ સમાંતર સર્કિટ અને રેઝોનન્સ એડમિટન્સ એ જ લઘુતમ છે આમ આ કિસ્સામાં અને ત્યારથી I YV આમ Y એ છે કે કરંટમાં સમાંતર સર્કિટનું લઘુતમ મૂલ્ય પણ છે આમ હવે જો આલેખ હવે ફક્ત વિરુદ્ધ સમાંતર સર્કિટ અવરોધ ω આમ આ ω0 પર છે આમ આ નીચા R પર છે અને આ ઊંચા R પર છે ફક્ત જાણો કે તે એવું કંઈક છે જે એકબીજાને સમાંતર છે હવે એડમિટન્સ નો ખૂણો θ આપવામાં આવે છે જેને આપણે આ કહીએ છીએ તે છે θ Y પ્રત્યય છે Ytan inverse B C B LG આમ tan inverse ω C 1l ωG હવે જો આને આલેખ કરો તો આ એક અવરોધ 90 o ખૂણો પહેલાંની જેમ જ છે આ 90 o છે તો આ Rનું ખૂબ ઊંચું મૂલ્ય છે આ આલેખ છે અને નીચા R માટે આ આલેખ છે અને આ મારું ω0 છે જે રીતે આપણે પહેલાની એક શ્રેણીને સમજાવીએ છીએ તે એક સમાન છે પરંતુ આ કિસ્સામાં તે જેને આપણે કહીએ છીએ તે એમ્પીયર છે કે આપણી પાસે પહેલેથી જ તે અવરોધનો ખૂણો છે આમ જો આ જેવું આલેખ હશે અને ω C 1L ω એ 0 કરતા ઓછું હશે આમ ω એ 0 કરતા ઓછું અને આને આપણે આલેખ કહીશું હવે જો ω એ ω0 કરતા ઓછું જુઓ જે B C કરતા B L વધારે છે તો θ Y નકારાત્મક છે આમ જો અહીં આની પાસે આવો આ વસ્તુ આ એક તે G j ω C L ω હશે આ B C B L છે આમ આ સ્થિતિમાંથી હું જોઉં છું કે જો આપણે B C B C કરતા B L વધારે અથવા B L કરતા ઓછું કહીએ તો તે મુજબ નકારાત્મક અને સકારાત્મક ખૂણો આવશે આમ અહીં સમાન બાબત સમજે છે કે જ્યારે ω એ ω0 કરતાં ઓછું B L કરતા B C ઓછું હોય ત્યારે આપણે જેને θ Y તે નકારાત્મક હશે અને અવરોધ ખૂણો તેનો અર્થ એ કે θ સકારાત્મક છે કારણ કે તે θ Y એડમિટન્સ નો Y ખૂણો છે જો એડમિટન્સ ખૂણો નકારાત્મક બને છે તો અવરોધનો ખૂણો θ સકારાત્મક બનશે તેવી જ રીતે જો ω એ 0 તરફ θ Y એડમિટન્સ માટે the Y ખૂણો 90 o છે અને આમ અવરોધ ખૂણો θ એ 90 o હશે આમ જ્યારે B L એ B C કરતા વધારે છે કે એડમિટન્સ નો ખૂણો નકારાત્મક છે એનો અર્થ એ કે એડમિટન્સ નો ખૂણો સકારાત્મક છે કારણ કે આ θ Y છે તે જ સમયે જ્યારે ω એ 0 તરફ 90 o એડમિટન્સ ના ખૂણો છે તેનો અર્થ એ કે ઈમ્પીડન્સ નો ખૂણો 90 o છે આમ એનો અર્થ એ કે ω એ ω0 કરતા વધારે B C એ B L કરતા વધારે θ Y એ હકારાત્મક છે અને એડમિટન્સ નો ખૂણો θ નકારાત્મક હશે આ ફક્ત આમાં મૂકવામાં આવ્યું છે કે જેને આપણે અભિવ્યક્તિમાં કહીએ છીએ તે ખૂબ જ સરળ વસ્તુ છે અને ω એ ω0 કરતા ઘણી મોટી છે તે સમયે જોશે Y એ 90 o છે તે એડમિટન્સ ખૂણો 90 oહશે જ્યારે ω એ ω0 કરતાં વધારે તેનો અર્થ જો આ આવે તેનો અર્થ એ કે જો આ વાત પર આવે છે કે જ્યારે ω0 કરતા વધારે હોય ω0 કરતા વધારે હોય તો આ ભાગની તુલનામાં આ ભાગ નહિવત્ છે એનો અર્થ એ છે કે તે કિસ્સામાં એડમિટન્સ નો ખૂણો સકારાત્મક છે આમ તે કિસ્સામાં એડમિટન્સ નો ખૂણો એ છે જેને આપણે હકારાત્મક કહીએ છીએ જે 90 o છે અને આમθ 90 o આમ આ છે